તો આપણે જોયું કે IBUSYBUS VBUS તેથી VBUSYBUS 1IBUS તો આકૃતિ 2 જુઓ તો આકૃતિ 2 પરથી તમે ગણી શકો છો

આ બધાનો સરવાળો કરો તે -j5 75 થાય તે જ રીતે હવે ઓફ ડાયાગોનલ એલિમેન્ટસ તોઆ પરથી તમે એડમીટન્સ મેટ્રીક્સ બનાવો તો આ તમારો Y બસ મેટ્રીકસ છે આ સામાન્ય રીતે સિમેટ્રીક મેટ્રીકસ છે YijYji તોદાખલા તરીકે Y14Y41 અને Y24Y42 વગેરે આમએ સીમેટ્રીક મેટ્રીક્સ છે પરંતુ અહીંઅવરોધ ધ્યાનમાં લીધેલ નથી તોહવે એક નાનો દાખલો લો કારણ કે ક્લાસરૂમમાં આપણે ૩બસ કરતાં મોટી સિસ્ટમ ન લઈ શકીએ કારણ કે ગણતરી વધી જાયજે અહીં શક્ય નથી પરંતુ ૩બસ સિસ્ટમ પુરતી છેજેથી લોડ ફ્લોને લગતી મૂળભૂત વિગતો સમજી શકાય તો અહીંતમારે સાદી ૩ બસ સિસ્ટમ માટે Ybus મેટ્રીક્સ શોધવાનું છે ડેટા નીચે ટેબલમાં આપેલ છે તો આ 1 2 3 ત્રણ બસનો દાખલો છે અને જનરેટર નથીમાત્ર ત્રણ બસ છે તો હવેચાર્જિંગ એડમીટન્સ આપણે લેવાનાં છે અને એ હું તમને બતાવીશ તોઆ બસ કોડ છે એટલે કેસેન્ડીંગ એન્ડ અને રીસિવીંગ એન્ડ બસ i અને k છે તો એક એન્ડ થી બીજા બસનો એન્ડ છે તો 1 અને 2 વચ્ચે બસ ઇમ્પીડન્સ Zik એ 0 06 છે જ્યારે તમે ચાર્જિંગ એડમીટન્સ લોતો Yik2 તો y12'0 03 થાય જ્યારે તમે નોમિનલ પાઇ મેથડ વાપરોતો Y2 અને Y2 થાય તે જ પ્રમાણે તો 1 અને 3 વચ્ચે 0 24 અને તો y13' 0 025 થાય તે જ પ્રમાણે તો 2 અને 3 વચ્ચે 0 06j0 018 અને તો y23' 0 020 થાય હવે આગળ વધતાં પહેલા પ્રશ્ન છે કે ચાર્જિંગ એડમીટન્સ કઈ રીતે લેવા ધારો કે તમારી પાસે એક લાઇન છે ધારો કેતમારી પાસે આ પ્રકારની ટ્રાન્સમિશન લાઇન છે તમારે બીજી લાઇંસ હોઇ શકેપણ હાલ તે ધ્યાનમાં લેવાની નથી ધારો કે આ 1 છે આ 2 છે આ 3 છે અને આ 4 છે તો આ ચાર ટ્રાન્સમિશન લાઇન છે તો આ કિસ્સામાં ધારો કે આ લાઇનને ચાર્જિંગ એડમીટન્સ છે આ 2 થી 4 આપણે આ તરફ y242 મુકી શકીએ અને બીજું y242 આ તરફ તે જ રીતે 2 થી 3 માટેની લાઇન માટે આ તરફ y232 મુકી શકીએ અને બીજું y232 આ તરફ એ જ પ્રમાણે 2 થી 1 માટેની લાઇન માટે બંને તરફ અડઘું અડધું ચાર્જિંગ એડમીટન્સ લખી શકાય તો આ તરફ y122 મુકી શકીએ અને બીજું y122 આ તરફ મુકી શકીએ તો બસ 2 માટે ચાર્જિંગ એડમીટન્સ y20y242 y232 y122 એટલે કે અહીં ત્રણ ટર્મનો સરવાળો થાય છે આ પ્રમાણે ટ્રાન્સમિશન લાઇનનાં ચાર્જિંગ એડમીટન્સ ગણતરીમાં અડધી કિંમત કરીને ઉમેરવાનાં હોય છે તેથી દરેક વખતે yik2 આપેલ છે જે આ દાખલામાં પણ આપણે કરેલ છે આ દાખલો અહીં તમને સમજાવ્વા માટે ગણેલ છે અહીં ૩બસ સિસ્ટમ છે અને આ ત્રણ બસ 1 2 અને 3 છે તો 1 અને 2 વચ્ચેની લાઇન માટે ચાર્જિંગ એડમીટન્સ અડધું એટલે કે yik2 કરતાં j 0 03 મળે જે y122 છે તો બીજી તરફ પણ y122 એટલે કે j 0 03 થાય તે જ પ્રમાણે 1 અને 3 માટે y132 બરાબર j 0 025 થાય તે જ રીતે 2 અને 3 માટે y232 બરાબર j0 20 થાય અહીં અડધું આપેલ છે જો ન આપેલ હોયતો તમારે 2 વડે ભાગવા પડે તો તેનો મતલબ કે y10y122 y132 j 0 03 j 0 20 j 0 055 આ પ્રમાણે ચાર્જિંગ એડમીટન્સ ધ્યાને લેવાનાં હોય છે એટલે કે તમે બધા ચાર્જિંગ એડમીટન્સ y' ને 2 વડે ભાગી ઉમેરવાનાં હોય છે તો આ ચાર્જિંગ એડમીટન્સ નો દાખલો પુરો થયો તો હવે તમે સમજ્યાં કે મેં તમને પહેલાં કહ્યું તે જ રીતે તે જ રીતે તો ચાર્જિંગ એડમિટન્સ ગણેલ છે હવે તમે લાઇન એડમીટન્સ ગણો

તે જ રીતેહકીકતમાં ડેટા આ પ્રકારે લેવામાં આવે છેજેમ કે લાઇન માટેનાં પેરામિટર જેવા કે r ભાગ્યા x અથવા x ભાગ્યા r ગુણોત્તર વગેરેમાત્ર બીજા કોઇ ફેક્ટર વડે ગુણવા પડે તો તેથી આ બધા ડાયાગોનલ એલિમેન્ટસ છે હવે ઓફ ડાયાગોનલ એલિમેન્ટ લઈએ તો આ પરથી Y બસ મેટ્રીક્સ માટે એક કોમ્પોનન્ટ 6 255 j 18 704 ત્યાર પછી 5 j 15 પછી 1 25 j 3 75 થાય તે જ રીતે તમે તપાસી શકો છો હવે તમે નવી હરોળમાં એલિમેન્ટસ ઉમેરો તો ચાર્જિંગ એડમીટન્સ સિવાયની વસ્તુ આવશે એટલે કે આ પહેલી હરોળ ચાર્જિંગ એડમીટન્સની છે તો જો તમે આ બધું ઉમેરોતો બાકી બધું રદ થશે અને માત્ર ચાર્જિંગ એડમીટન્સ રહેશે તે જ રીતે અહીં પણ બીજી બધી વસ્તુ રદ થઇ જશે એટલે કે જ્યારે તમે ગણતાં હોવતો સરવાળો ધ્યાનથી ચકાસવું તો તમે માની શકોકે Y bus ની ગણતરી ખરી છે તો Y બસ ગણવા માટેનો નાનો દાખલો છે હવેબસ લોડીંગ સમીકરણ જોઇએજે લોડ ફ્લો સ્ટડીઝ માટે વધારે મહત્વનું છે ધારો કે મેં તમને ચાર્જિંગ એડમીટન્સનો ઉમેરો કઇ રીતે ધ્યાનમાં લેવોએ સમજાવેલ છે હવેએક બસબાર લો અને આ બસનું વોલ્ટેજ Vi છે તો ith બસ એ બસ 1 અને 2 સાથે જોડાયેલ છે અને n બસ સુધી આ પ્રમાણે છે તમારે સામાન્ય રીતે બધાને લાગુ પડતી વસ્તુ બનાવ્વાની છે તો 1 થી n બસ જોડાયેલ છે અને બધી લાઇનનું એડમીટન્સ yi1yi2yin થાય અને આ બસ પર કરંટ ઇન્જેક્શન I1 થાય અને કુલ ચાર્જિંગ એડમીટન્સ yi0 થાય તેનો મતલબ કે લાઇન માટે ચાર્જિંગ એડમીટન્સ બંને તરફ અડધું અડધું વહેંચાય છે બસબારને જોડાયેલ લાઇનો માટે એડમીટન્સ અડધું કરીને π મોડેલ પ્રમાણે બંને તરફ વહેંચો અને પછી બધાંનો સરવાળો કરો અને આ હકીકતમાં yi0 થાય આ બસ માટે બધી જોડાયેલ લાઇન માટે એડમીટન્સને અડધું કરી વહેંચો અને ત્યારબાદ સરવાળો કરો તો yi0 મળે હવે કુલ ઇન્જેક્ટ કરતો કરંટ Ii આનાં પરથી તમે લખી શક્શો તો તેનો મતલબ કે બસ પર કુલ કરંટ ઇન્જેક્શન છે પછીતમે દરેક બસનાં વોલ્ટેજને સાથે લાવો

આ સમીકરણ 7 છે તો આ આકૃતિ પરથી કરંટ ઇન્જેક્શન મેળવી શકાય છે તો તેનો મતલબ કે ચાલો વ્યાખ્યાયિત કરીએ

પછીતમે લખી શકો આ સમીકરણ 8 છે જેને આપણે આ રીતે ફરી લખી શકીએ આ સમીકરણ 9 છે તો હવે જ્યારે આપણે ટ્રાન્સમિશન લાઇન કેરેક્ટરીસ્ટીક વિષે વાત કરતાં હોઇએમેં તમને બતાવ્યું કે Pi jQi ViIi અને મેં તમને કહેલ છેકે કોન્જ્યુગેટ એ જ્યારે વોલ્ટેજ અને કરંટ પ્યોર સાઇનસોઇડલ છે ત્યારે પાવર ફેકટર એંગલ ની વિગત ધરાવે છે તો આ કેસમાં રીયલ અને રીએક્ટીવ પાવર બસ I પર ઇન્જેક્ટ થાય છે તો આપણે બસ i પર કેટલું રીયલ અને રીએક્ટીવ પાવર ઇન્જેક્ટ થાયતે ગણી શકીએ છીએતે આપણે પછી જોઇશું કારણ કે જ્યાં જનરેશન છે ત્યાં લોડ હોયએ પછી ચર્ચા કરીશું તો Pi jQi ViIi જે આ ડાયાગ્રામમાં તમારા માટે અહીં મેં બતાવેલ છે ધારો કે આ બસબાર છે અને આ વોલ્ટેજ છે અને આપણે કરંટ ઇન્જેકશન Ii લઇએ તો તમે કોઇપણ ith બસબાર લો આ પ્રમાણે થશે તો હું અહીં રીયલ પાવર ઇન્જેક્શન Pi અને રીએક્ટીવ પાવર ઇન્જેક્શન Qi બતાવું છું તો મૂળભૂત રીતે Pi jQi ViIi આપણે લખી શકીએજે પરથી આપણે પાવર ફેક્ટર એંગલની વિગત કાઢી શકીએ તેનો મતલબ IiPi j QiVi આ સમીકરણ 10 છે તો સમીકરણ 9 અને 10 પરથી Ii ની કિંમત માટે નીચેનું સમીકરણ મળે તેથી આ સમીકરણ 11 છે તેનો મતલબ આપણે લખી શકીએ કે આ સમીકરણ 12 છે તેનો મતલબ કે આપણને બસ i માટે Pi અને Qi નાં સંબંધમાં સમીકરણ મળે છેજે એક્ટીવ અને રીએક્ટીવ પાવર છે પરંતુ અહીં Vi છે તો અહીં Vi છે અને Vi પણ છે આ નોન -લીનીયર સમીકરણ છે લોડ ફ્લોનાં બધાં સમીકરણો નોન -લીનીયર છે તો મારો મતલબ કે જો તમારે તેને ઉકેલવા હોય તો ઇટરેટીવ રીત વાપરવી પડેઆ એ રીત છેજેનાથી ઉકેલ મળે તો સામાન્ય રીતે લોડફ્લો સ્ટડીઝ માટે ન્યુટન રાપ્સનની રીત વપરાય છેપરંતુ આપણે પહેલાં ગોસ સિડલ રીતથી શરૂઆત કરીએ પછી ન્યુટન રાપ્સન તરફ જઇશુંજેથી તમને વધારે સારી ખબર પડે તો તમને ખબર છેકે લોડ ફ્લો સ્ટડી માટે ગોસ સિડલ રીત ગણતરીમાં ન્યુટન રાપ્સન કરતાં વધુ સમય લે છે ગોસ સિડલ રીત માટે કન્વરજ્ન્સ કેરેક્ટરીસ્ટીક લીનીયર છે જ્યારે ન્યુટન રાપ્સન માટે કન્વરજ્ન્સ કેરેક્ટરીસ્ટીક ક્વોડરેટીક છે તો તેનું કન્વરજ્ન્સ ગોસ સિડલ રીત કરતાં વધુ ઝડપી છે અને ગોસ સિડલ તથા ન્યુટન રાપ્સન માટે કન્વરજ્ન્સ એટલે ગણતરીમાં લાગતો સમય ન્યુટન રાપ્સન રીત માટે એ ઈટરેશનનાં નંબર પર આધારિત નથીઅને મોટા પાયે દાખલાનાં પરિમાણ પર પણ પરંતુ ગોસ સિડલ રીત માટેજો દાખલાનું પરિમાણ એટલે કે ડાયમેન્શન વધેતો ઈટરેશનનાં નંબર પણ વધે છે પરંતુ ઠીક છે પછી આપણે જોઇશું કે ગોસ સિડલ રીત માટે કન્વરજ્ન્સ કેરેક્ટરીસ્ટીક લીનીયર છે જ્યારે ન્યુટન રાપ્સન માટે કન્વરજ્ન્સ કેરેક્ટરીસ્ટીક ક્વોડરેટીક છે હાલતે અવકાશમાં નથી તો આપણે હવે ગોસ સિડલ રીત તરફ જઇશું